તો સ્વાગત છે આ છે વ્યાખ્યાન નંબર 28 અને આજે આપણે ડબલ ઇન્ટિગ્રેલ્સ વિશે વાત કરીશું ખાસ કરીને આપણે ઇવેલ્યુએટના કેટલાક સરળ કિસ્સામાંથી પસાર થઈશું અને તે પહેલાં આપણે ડબલ ઇન્ટિગ્રલ્સ અને તેના ગુણધર્મો રજૂ કરીશું તેથી સિંગલ વેરિયેબલ single variable ના ફંક્શન નું ઈન્ટિગ્રલ તેથી આપણે બે વેરિયેબલ માટે વ્યાખ્યાયિત કરીએ તે પહેલાં ચાલો ફક્ત એક વ્યાખ્યાને યાદ કરીએ જે આપણી પાસે સિંગલ ઇંટીગ્રેલ્સ માટે હતી તેથી ઈન્ટિગ્રલ તેથી આ સરવાળો શું હતો જો આપણે ફક્ત આ ફંક્શન f લઈએ જે a ¿ b માંથી વ્યાખ્યાયિત થયેલ છે આ x અક્ષ છે અને આપણી y અક્ષ છે તેથી જો આપણે આ ડોમેન ને a ¿ b વચ્ચે કેટલાક ટુકડાઓમાં વહેંચીએ તો ચાલો આપણે અહીં પ્રથમ પોઈન્ટ a ને x0 દ્વારા સૂચવીએ તો પછી આપણી પાસે એક x1 અહીં છે x2 x3 અને તેથી xn−2 xn−1 અને xn તેથી આપણે આખી રેન્જ a ¿b ને n અંતરાલ માં વહેંચી છે અને પછી દરેક અંતરાલમાં આપણે એક પોઈન્ટ a લીધો છે તે મધ્યમ પોઈન્ટ હોઈ શકે છે અથવા તે અહીં કોઈ અન્ય પોઈન્ટ હોઈ શકે છે તો આ ck પોઇન્ટ અને પછી ck એ x0 અને x1 ની વચ્ચે ના અંતરાળ માં છે અને આપણે ફંકશન ના આ પોઈન્ટ એ વેલ્યુ લઇએ છીએ જે અહીં છે તેથી આ છે આપણા સંકેતમાં Δ x 1 અને આ c 1 છે કારણ કે આ પ્રથમ અંતરાલ છે અને આ હશે f f અને હવે આપણે આ પ્રોડ્કટ નો સરવાળા આ ઇન્ટીગ્રેટીંગ કરી રહ્યા છીએ તેથી આ પ્રોડ્કટ શું છે આ પ્રોડ્કટ અહીં આ લંબચોરસનું ક્ષેત્ર આપશે તેથી આ પહોળાઈ x1−x0 જે Δ x1 છે અને ઉંચાઈ થી ગુણાકાર થાય છે જે f છે તેથી અને પછી અમે આ બધા કિસ્સાનો સરવાળો આપી રહ્યા છીએ તેથી આ બધા લંબચોરસ તેથી આખરે ફાયનાઈટ સરવાળા માં આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીશું પરંતુ જ્યારે આપણે લિમિટ લઈએ છીએ તેથી જ્યારે લિમિટ કિસ્સામાં n એ ∞ ની નજીક આવે છે તેથી દરેક લંબચોરસ માટે આ ભૂલ અહીં એક ભૂલ એક ભાગ છે જે આપણે અહીં ઉદાહરણ તરીકે આપેલ છે તે પછી આપણે વધુ ક્ષેત્ર લઈ રહ્યા છીએ પછી કદાચ કર્વ હેઠળનો ક્ષેત્ર કરતા અથવા ઓછા આપણે નથી જાણતા અહીં પણ સમાન સ્થિતિ જેથી તેઓ ભૂલથી હોઈ શકે કારણ કે આપણે આ લંબચોરસના ક્ષેત્ર લઈ રહ્યા છીએ તેથી લિમિટીંગ કિસ્સામાં જ્યારે આ અંતરાલો આ અંતરાલોની લંબાઈ 0 પર જતા હોય છે તેથી તે કિસ્સામાં આ લિમિટ અહીં કર્વ હેઠળના ક્ષેત્રમાં પહોંચશે તેથી આ ઈન્ટિગ્રલ અહીં આ કર્વ હેઠળના ક્ષેત્રને રજૂ કરે છે અને આ આ સરવાળા ની લિમિટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી સમાન ખ્યાલ આપની પાસે બે વેરિયેબલ અથવા ડબલ ઇન્ટિગ્રેલ્સના માટે છે તેથી ચાલો આપણે ફક્ત તેમાંથી પસાર થઈએ તેથી આ કિસ્સામાં f ને x y પ્લેન ના બંધ પ્રદેશ D માં વ્યાખ્યાયિત કરીએ તેથી આ અહીંનો પ્રદેશ છે જે આપણે બંધ પ્રદેશ D ને વ્યાખ્યાયિત કર્યો છે તે સામાન્ય રીતે કોઈપણ આકાર નો હોઈ શકે છે તેથી અહીં આપણી પાસે x અક્ષ અને y અક્ષ છે અને પછી આપણે ફરીથી આ ક્ષેત્રને પેટા પ્રદેશો માં વહેંચીએ જેથી ક્ષેત્ર ના નાના પ્રદેશો માં વિભાજીત કરીએ Δ A j તેથી દરેક પેટા ક્ષેત્રનો ક્ષેત્રફળ Δ A j અને j એ 1 2 n સુધી બદલાય છે તેથી આવા લંબચોરસ અથવા ચોરસ ખરેખર n છે અને તેમાંથી દરેકનો ક્ષેત્ર Δ A j છે તેથી જો આપણે કોઈ પોઈન્ટ લઈએ xj yj એ ક્ષેત્રનો અમુક પોઈન્ટ છે Δ A ja સામાન્ય પોઈન્ટ આપણે આને એક સામાન્ય ચોરસ અથવા લંબચોરસ કહીએ છીએ આપણે તેને Δ Aj કહીએ છીએ આપણે ત્યાં એક પોઈન્ટ લઈએ છીએ ત્યાં એક પોઈન્ટ લઈએ છીએ આ xj yj દ્વારા સૂચિત છે અને પછી આપણે આ સરવાળો ધ્યાનમાં લઈએ છીએ તેથી આપણે અહીં તે સમયે ફંક્શન ના વેલ્યુ નો સરવાળો કરીશું તેથી અહીં આપણે કેટલાક પોઈન્ટ લીધા છે x j y j અને પછી ત્યાં કોઈ ફંક્શન હશે જે ત્રીજા પરિમાણ માં સપાટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને સામાન્ય રીતે z અક્ષ તરીકે લેવામાં આવે છે તેથી એક સપાટી હશે તેથી સપાટી પર તમારી પાસે આ પોઈન્ટ હશે f x j y j આ પોઈન્ટ ને અનુરૂપ x j y j અને આપણે આ ક્ષેત્ર દ્વારા ગુણાકાર કર્યો છે આ Δ A j અને જો આ લિમિટ અસ્તિત્વમાં છે તો આપણે આ લિમિટ ના આ વેલ્યુ ને ડી ઉપર આ ઈન્ટિગ્રલ દ્વારા સૂચવીએ છીએ તેથી ડબલ ઇન્ટિગ્રલ D અને f x y અને આ d A અથવા કેટલીકવાર તમે dA નોટેશનશીટ નો ઉપયોગ પણ કરો છો જે આ ઇન્ફીનીટી પ્રતીક પેટા ક્ષેત્રના આ ક્ષેત્રને રજૂ કરે છે તેથી આપણે dx dy𝗏dy dx દ્વારા પણ દર્શાવી શકીએ છીએ તેથી અહીં આ વ્યાખ્યા છે તેની સરવાળોની આ લિમિટ જ્યાં આપણે ખરેખર આ f xj yj ઉમેરી રહ્યા છીએ અને x y પ્લેન નાના ક્ષેત્રના ક્ષેત્ર દ્વારા ગુણાકાર કરીએ છીએ

અને આ પોઈન્ટ ને અનુરૂપ દરેક પેટા ક્ષેત્રમાં એક પોઈન્ટ x j y j છે આપણી પાસે ફંક્શન વેલ્યુ f x j y j છે આ બધાને ઉમેરવાનું અને પછી લિમિટ લેવાથી જેમ n અભિગમો આ લંબચોરસની સંખ્યા ઇન્ફીનીટી તરફ જાય છે અને તે કિસ્સામાં જો આ લિમિટ અસ્તિત્વમાં છે તો આપણે આને આવા ઈન્ટિગ્રલ સંકેત દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી તે સરળતાથી સાબિત કરી શકાય છે કે આ ઉપરોક્ત લિમિટ અસ્તિત્વમાં છે તેથી અથવા આ ઈન્ટિગ્રલ અસ્તિત્વમાં છે જો આ ફંક્શન D માં સતત અથવા ભાગરૂપે સતત હોય તો અમારી પાસે આ બંધ બાઉન્ડ્રી ડોમેન છે અને જો ફંક્શન ભાગરૂપે સતત અથવા સતત હોય તો આવા ઇન્ટિગ્રેલ્સ ના અસ્તિત્વ માટે આ પૂરતું છે અને આ ડબલ ઇન્ટિગ્રેલ્સ માટે ભૌમિતિક અર્થઘટન પર આવે છે તેથી આ લિમિટ વ્યાખ્યાથી પણ સ્પષ્ટ છે જે આપણે જોઇ છે તેથી અમે xy પ્લેનમાં નાના ક્ષેત્રને લીધું છે અથવા xy પ્લેન માં આખું ડોમેન ઘણા પેટા પ્રદેશોમાં વહેંચાયેલું છે અને આને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લો અહીં એક પેટા પ્રદેશ અને આને અનુરૂપ આ આપણી સપાટી અહીં છે જે ખરેખર આ એક દ્વારા આપવામાં આવેલ પ્રક્ષેપણ છે તેથી ડબલ ઈન્ટિગ્રલ તેથી આપણે આ પેટા ક્ષેત્રમાં કોઈક તબક્કે પોઈન્ટ લઈશું જેનો આપણે સામાન્ય રીતે x j y j દ્વારાસૂચવી શકીએ છીએ અને પછી આ પોઈન્ટ ને અનુરૂપ આપણી પાસે અહીં સપાટી પર એક પોઈન્ટ હશે તેથી આપણી પાસે આ પોઈન્ટ છે x j y j અને પછી f x j y j અને ત્યાં આપણે આ લંબચોરસના ક્ષેત્રનું પ્રોડકટ લઈશું અથવા xy પ્લેન માં પેટા પ્રદેશ લઈએ છીએ અને આ ઉચાઈ થી ગુણાકાર કરીએ છીએ તેથી આપણને શું મળે છે જ્યારે આપણી પાસે આ ક્ષેત્ર અહીં છે અને પછી આપણે કેટલીક ઉંચાઇથી ગુણાકાર કરીશું તેથી આપણે ફરીથી આ પેટા પ્રદેશનું આ કદ મેળવીશું જે અહીં વ્યાખ્યાયિત થયેલ છે અને પછી આપણે આવા પેટા પ્રદેશો ઉમેરીશું અને લિમિટ લઈશું તેથી આપણે આ કિસ્સામાં સપાટી હેઠળના કદ હેઠળ ફક્ત તે જ ક્ષેત્ર પ્રાપ્ત કરીશું તેથી આ લિમિટ અહીં કારણ કે આ Δ x Δ y ઉદાહરણ તરીકે આ આ ત્રિકોણનો ક્ષેત્ર અથવા અહીં નિર્ધારિત પેટા ક્ષેત્ર હતો જે આ f દ્વારા ગુણાકાર છે તેથી આ આનું કદ આપે છે પેટા ક્ષેત્ર નું અને આવા પેટા પ્રદેશો આપણે અહીં ઉમેરી રહ્યા છીએ અને તે આ ઈન્ટિગ્રલ દ્વારા સૂચવવામાં આવશે જેથી તે કદ નું પ્રતિનિધિત્વ કરશે ❑ ∬ f x y dx dy વોલ્યુમ રજૂ કરે છે D અને ઉદાહરણ તરીકે આપણે કહ્યું કે આ f x y એ 1 ની બરાબર છે તેથી આપણને શું મળશે તેથી જો આપણે અહીં f xj yj સુયોજિત કરીએ તો તે 1 ની બરાબર છે તેથી આપણે ફંકશન 1 લઈશું તેથી સમાન વેલ્યુ ક્ષેત્રને પણ આપશે કારણ કે આપણે મૂળરૂપે Δ x Δ y ઉમેરી રહ્યા છીએ તેથી આપણે આ બધા ક્ષેત્રો ઉમેરી રહ્યા છીએ અને આપણ ને ડોમેન D નો કુલ ક્ષેત્ર મળશે તેથી તે કિસ્સામાં D નો વિસ્તાર જો આપણે ઉદાહરણ તરીકે આ f ને 1 તરીકે લઈએ તો શા માટે આ ડબલ ઈન્ટિગ્રલ સાથે આપણે કરી શકીએ XY પ્લેન માં ડોમેન નું ક્ષેત્રફળ મેળવો અથવા મૂળભૂત રીતે તે xy પ્લેન પરની તે સપાટી હેઠળના કદ ને સારી રીતે રજૂ કરે છે તેથી ઇવેલ્યુએટ ભાગ માટે હવે આગળ આવશું આપણે ઇવેલ્યુએટ પર જતા પહેલા ચાલો ડબલ ઇન્ટિગ્રેલ્સ ના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ તેથી સિંગલ ઇન્ટિગ્રલ ની જેમ આપણી પાસે પણ ડબલ ઇન્ટિગ્રલ માટે વધુ કે ઓછા સમાન ગુણધર્મો છે તો ઉદાહરણ તરીકે આપણી પાસે અહીં આ ફંક્શન f x y દ્વારા ગુણાકાર છે અને તે કિસ્સામાં આ k સતત કે છે જેથી તે હમણાં જ આવી શકે ઇન્ટિગ્રલ ની બહાર અને પછી આપણી પાસે આ ઈન્ટિગ્રલ છે એ જ રીતે આપણી પાસે અહીં ઉમેરવા અથવા બે ફંક્શન f અને g નો તફાવત છે તેથી તે કિસ્સામાં આ ઇન્ટિગ્રલ આ f ઉપર અને વત્તા અથવા ઓછા D થી ઉપર ના ઇન્ટિગ્રલ હશે તેથી આ ડબલ ઇન્ટિગ્રલ ની બીજા ગુણધર્મ તેથી અહીં જો આપણે ફંક્શન ને ડોમેન D પર નોન નેગેટીવ તરીકે લઈએ અને આપણે અહીં આને D ઉપર ઇનટીગ્રીટીંગ કરી રહ્યાં છીએ તો આ ઈન્ટિગ્રલ નું મૂલ્ય પણ 0 કરતા વધારે અથવા બરાબર હશે એ જ રીતે જો આપણી પાસે બે ફંક્શન છે x y જે ફંકશન g x y કરતા વધારે છે અથવા તેના f એ મોટા વેલ્યુ ને આગળ ધપાવી રહ્યા છે તો ડોમેન ડી પરનાં g તે કિસ્સામાં g નું ઈન્ટિગ્રલ આ f અહીં આ g ના ઈન્ટિગ્રલ કરતાં પણ વધારે હશે

તેથી છેલ્લી જેની આપણે અહીં ચર્ચા કરી રહ્યા છીએ તેથી તે એડિટિવ ગુણધર્મ છે તેથી જો આપણે બે ભાગોમાં વિભાજીત કરીએ તો આપણી પાસે D અને આ ડોમેન પર આ ઈન્ટિગ્રલ છે તેથી અમારી પાસે ઉદાહરણ તરીકે અહીંનું કેટલાક ડોમેન હતા જે D હતું અને આપણે વ્યાખ્યાયિત કર્યું છે તેનો અર્થ છે કે હું આને ડોમેઇન D1 અને પછી D2 માં વહેંચું છું તેથી આ સ્થિતિમાં D ઉપર આ ઈન્ટિગ્રલ આપણે આ D1 ઉપર ઈન્ટિગ્રલ લખી શકીએ છીએ અને પછી D2 ઉપરના ઈન્ટિગ્રલ સમાન ઇન્ટિગ્રન્ટ સમાન ઇન્ટિગ્રલ ફક્ત આ ક્ષેત્ર બદલાઈ ગયું છે તેથી આ D1 થી વધુ છે અને આ D2 થી વધુ છે તેથી તે આ સિંગલ ઈન્ટિગ્રલ ની સામાન્ય ગુણધર્મ પણ છે તેથી અમારી પાસે ડબલ ઇન્ટિગ્રલ માટે વધારે અથવા ઓછા સમાન ગુણધર્મો છે હવે ઇવેલ્યુએટ માટે આવે છે તેથી ઇવેલ્યુએટ માટે આપણે પહેલા એક સરળ દૃશ્ય ધ્યાનમાં લઈશું તેથી ઉદાહરણ તરીકે જો આ f x y સતત અથવા નિર્ધારિત હોય અને તે કિસ્સામાં બાઉન્ડેડ હોય તો પણ આ લંબચોરસ પ્રદેશ પર આ ઈન્ટિગ્રલ ભાગ અસ્તિત્વમાં રહેશે તેથી આપણે લઈ લીધું છે કે આપણે આપણા સ્વને લંબચોરસ ક્ષેત્રમાં મર્યાદિત કરી દીધા છે તેથી x એ a ¿ b અને y એ c ¿ d થી બદલાય છે તેથી આ લંબચોરસ પ્રદેશ માટે જે આ આક્રુતી માં પણ આપવામાં આવે છે તેથી આ લંબચોરસ ક્ષેત્ર x માટે a ¿ b માંથી છે અને y અક્ષમાં તે c ¿d થી બદલાય છે તેથી આપણી પાસે આ સતત સંખ્યાઓ a ¿b છે અને ત્યાં c ¿d પણ છે તેથી આ એક સરળ કિસ્સો છે જ્યાં આપણે આવા સરસ ડોમેન પર આ ઈન્ટિગ્રલ વ્યાખ્યાયિત કરી શકીએ કારણ કે લિમિટ સ્પષ્ટ છે કે x માટે આપણે a ¿b સુધી છે અને y ની દિશામાં આપણે c ¿ d સુધી છે અને લિમિટ સતત છે તે એકબીજા પર આધારિત નથી તેથી અહીં આ ઉપર આ ઈન્ટિગ્રલ છે તેથી આવા લંબચોરસ પ્રદેશ પર dA તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે તેથી આપણે x ના સંદર્ભમાં ઈન્ટિગ્રલ ગણતરી કરીશું ઉદાહરણ તરીકે આપણે y ના સંદર્ભમાં પ્રથમ આ કિસ્સામાં વાંધો નથી તો ચાલો આપણે પહેલા આની ચર્ચા કરીએ તેથી આપણે આ લઈએ છીએ ઈન્ટિગ્રલ આ dx ઉપર આ y ને સતત તરીકે વર્તે છે તેથી આ ઈન્ટિગ્રલ અહીં લઈ રહ્યા છીએ a ¿ b થી કારણ કે x એ a ¿ b સુધી બદલાય છે તેથી આપણેદ આ ઈન્ટિગ્રલ a ¿b લીધું છે અને હવે આ y નું ફંક્શન બનશે તેથી આપણે આ x ઉપર a ¿ b સુધી થી ઇન્ટીગ્રેટ કર્યું છે તેથી y તે જેવું છે તે રહેશે તેથી આ y નું ફંક્શન હશે અને પછી આપણે તેથી કરી શકીએ કે આ પુનરાવર્તિત ઈન્ટિગ્રલ છે તેથી હવે આપણે y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી y એ c ¿d સુધી બદલાઈ રહેશે અને અહીં ઈન્ટિગ્રલ લિમિટ હોવાથી કારણ કે આ ક્ષેત્ર y ની દિશામાં a ¿ b અને c ¿ d થી સરસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે આપણે y ના સંદર્ભમાં પ્રથમ ઈન્ટિગ્રલ ગણતરી પણ કરી શકીએ જેથી આ dy અને પછી y એ c થી d સુધી બદલાય છે અથવા જેને આપણે x નો ફાઇ કહીશું તેથી કારણ કે આ ઇન્ટીગ્રેશન પછી આ x નું ફંક્શન હશે અને પછી આ એક વેરીયેબલ નું ફંક્શન છે અને હવે આપણે x ઉપર ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી x એ a ¿ b સુધી બદલાઈ જશે તેથી આ કિસ્સામાં કોઈ ફરક પડતો નથી કે આપણે પહેલા x ના સંદર્ભમાં ગણતરી કરીએ અને પછી y ના સંદર્ભમાં અથવા પછી y ના સંદર્ભમાં અને પછી ડોમેન માટે x ના સંદર્ભ સાથે અને અહીં લિમિટ મેળવવી પણ ખૂબ સરળ છે પરંતુ હંમેશાં એવું થતું નથી કેમ કે આપણી પાસે આટલું સરસ ડોમેન નથી તેથી લંબચોરસ ક્ષેત્રો માટે ફરીથી આપણે કેટલાક સરળ કિસ્સા પર વિચારણા કરીશું અને પછીથી આપણે વધુ સામાન્ય કિસ્સા પર આવીશું તેથી અહીં ઉદાહરણ તરીકે એક ડોમેન આ પ્રકારનું છે તેથી આ અહીંનું ડોમેન છે તેથી આપણા ફંકશન નું ડોમેન તેથી આપણું ફંક્શન આ ડોમેન ને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે તેથી અનુરૂપ રીતે આપણી પાસે ત્યાં ફંકશન વેલ્યુ છે તેથી અહીં આ ડોમેન માટે અને આ ડોમેન આ v1 દ્વારા બાઉન્ડેડ છે તેથી અહીં આપણી પાસે હવે ફંક્શન v1 છે જે x પર આધારિત છે તેથી જેમ જેમ x બદલાય છે આપણી પાસે અહીં કર્વ છે અને એ જ વસ્તુ આપણી પાસે x ના સંદર્ભમાં કેટલાક અન્ય v2 ફંક્શન છે તેથી તે અહીં બાઉન્ડ્રી પણ છે y ની દિશામાં આપણી પાસે આ સતત છે તેથી આ સમયે x એ a ની બરાબર આ x એ બરાબર b છે આ કટ છે પરંતુ આ દિશામાં અહીં y ની દિશામાં આપણી પાસે v1 અને તેમના v2 ફંક્શન છે

તેથી આવા ડોમેન્સ માટે પણ આ ડોમેન D ઉપરના ઈન્ટિગ્રલ ની ગણતરી કરવી મુશ્કેલ નથી અને પ્રથમ આપણે માનીએ છીએ કે આ f કુદરતી રીતે વ્યાખ્યાયિત અને બાઉન્ડ અથવા અસંગત અથવા ટુકડાની જેમ સતત આ ડોમેન માં છે અને આ v1 અને v2 તેઓ સતત ફંકશન છે તેથી આપણી પાસે આ ડોમેન છે જે આ આક્રુતીમાં દર્શાવવામાં આવ્યું છે અને પછી આ ઇન્ટીગલ નું ડબલ ઇન્ટિગ્રલ આપણે હવે લઈશું જેથી આપણી પાસે હવે આ ક્રમ અનુસરો તેથી પહેલા આપણે y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરવું જોઈએ કારણ કે હવે y ના સંદર્ભમાં આપણી પાસે આ લિમિટ મેળવવા માટે આ સમજવાનો સૌથી સહેલો રસ્તો છે તેથી y ના સંદર્ભે y ની આ સમાંતર લાઈન દોરો અને પછી આપણે જોઈએ છીએ કે આ લાઈન અહીં આ v1 પર પ્રવેશે છે અને v2 પર બહાર જાય છે તેથી હવે y ની દિશામાં આ લિમિટ છે અને પછી આવી લાઇનો અહીંથી જાય છે x એ a ની બરાબર છે અને દરેક જગ્યાએ x એ b બરાબર છે તેથી આ પ્રથમ ઈન્ટિગ્રલ છે જે y પર લેવામાં આવે છે તેથી y ની દિશા માટે આપણી પાસે અહીં v1 ની આ v2 ની લિમિટ છે તો y ની દિશામાં v1 થી v2 તેથી આ ઈન્ટિગ્રલ પહેલા આ એક જ ઈન્ટિગ્રલ હોવાને કારણે કારણ કે આ x આપણે અહીં સ્પર્શતા નથી આપણે y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટિંગ કરીએ છીએ અને પછી આ લિમિટ પણ v1 થી v2 સુધી લઈ જવી અને પછી એકવાર આપણે આ ઇન્ટિગ્રલ સાથે થઈ ગયા પછી આપણે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરીશું તેથી x માટે હવે લિમિટ a ¿b ની છે તેથી x લિમિટ માટે અહીં અચળાંક a ¿ b છે પરંતુ આંતરિક આંતરિક ઈન્ટિગ્રલ y માટે લિમિટ x પર આધારીત હતી તો v1 થી v2 તેથી કુદરતી રીતે આવા ડોમેન માટે આપણે અનુક્રમણિકાને અનુસરીશું કારણ કે જો આપણે અન્ય વે પર જાઈએ કે પહેલા આપણે x ની સંદર્ભ સાથે ઇન્ટીગ્રેટ કરીએ તો એક સમસ્યા થશે કારણ કે આપણી પાસે આખા ઇન્ટીગ્રલ માટે આટલી સરસ રજૂઆત નથી તેથી અહીં અથવા આખા ડોમેન તેથી આ કિસ્સામાં y આપણી પાસે અહીં સરસ લિમિટ છે v1 થી v2 અને તે પછી x માટે આપણી પાસે a ¿b ની સતત લિમિટ છે તેથી તે ક્રમ છે આપણે આવા ડોમેન માટે પાલન કરવું જોઈએ અને જો આપણી પાસે ઉદાહરણ તરીકે આ ડોમેન માટે આક્રુતિ આપવામાં આવેલ છે તેથી અહીં એક કર્વ છે જે આ y પર આધારિત છે તેથી આપણી પાસે આ v1 થી v2 છે અને પછી y માં આપણે અહી c ¿ d જઈ રહ્યા છીએ તેથી આ માત્ર બીજી રીત છે પછીની એક અને આ કિસ્સા માટે પણ તેથી આપણી પાસે આ f x y ની એક્સેસ શા માટે વ્યાખ્યાયિત છે અને D માં બાઉન્ડેડ અને v1 અને v2 માં સતત તેથી આ કિસ્સામાં આવા ડોમેન પર આ f x y નું આ ઈન્ટિગ્રલ હશે હવે આપણે x ના સંદર્ભમાં પ્રથમ ઇન્ટીગ્રેટ કરીશું તેથી આ કિસ્સામાં આપણે હવે ચર્ચા કરીશું હવે આપણે x ના સંદર્ભમાં પ્રથમ લઈશું તેથી અહીં તેથી લિમિટ આપણે આ v1 થી v2 તરફ જઈ રહ્યા છીએ અને આવી લાઇનો ઓ હવે આ c થી બદલાશે તે c ¿ d થી જશે તેથી તે રીતે આપણે સરળતાથી x અને y માટેની લિમિટ મૂકી ગણી શકીએ અને આ કિસ્સામાં તેથી અહીં મેં કહ્યું તેમ પહેલું ઈન્ટિગ્રલ હવે આપણે x ના સંદર્ભમાં ગણતરી કરીશું તેથી x માટે આપણી પાસે v1 થી v2 છે આપણી પાસે v1 અને v2 છે અને એક વાર આપણી પાસે આ ઈન્ટિગ્રલ થઈ જાય જે y નું ફંક્શન હશે તેથી અમે પછી y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરીશું અને y લિમિટ c ¿d હશે તેથી ફરીથી આ કિસ્સામાં આપણે જોઈએ કે હવે કયું અનુકૂળ છે તેથી આપણી પાસે આ છે પહેલા આપણે x ના સંદર્ભમાં ઈન્ટિગ્રલ ની વિચાર કરવાની જરૂર છે કારણ કે આ લિમિટ મેળવવામાં હવે એટલા સરળ છે અને થોડા સમય માટે આપણે લિમિટ c ¿ d મૂકીશું તેથી આ કિસ્સામાં પણ આપણે જોયું છે કે આપણે સરળતાથી ઇન્ટિગ્રેલ્સ નું ઇવેલ્યુએટ કરી શકીએ છીએ કારણ કે એકવાર આપણી પાસે આ લિમિટ થઈ ગયા પછી આપણે સિંગલ ઇન્ટિગ્રલ્સ પર પાછા જઈશું જેનું ઇવેલ્યુએટ કેવી રીતે કરવું તે આપણે જાણીએ છીએ તો ચાલો અહીંનાં ઉદાહરણ પર જઈએ તેથી પ્રથમ ઉદાહરણ આપણી પાસે આ છે અને આપણે અહીં વેલ્યુ શું છે તે ગણતરી કરીશું અને આ પ્રદેશ R એ લાઈન y x અને કર્વ yx2 થી બાઉન્ડેડ છે તેથી આપણી પાસે આ લાઈન અહીં છે અને પેરાબોલા yx2 તેથી જો આપણે દોરીએ મારો અર્થ છે કે આ પહેલું પગલું છે કે આપણે ઇન્ટીગ્રેશન નું ક્ષેત્રને દોરવાનું છે અને કેટલીકવાર તે મુશ્કેલ ભાગ છે તેથી અહીં આપણી પાસે y x લાઇન છે આ y x લાઇન છે અને પછી આપણી પાસે yx2 છે આ પેરાબોલા તેથી તેઓ એકબીજાને છેદે છે કારણ કે y x અને yx2 જો આપણે અહીં ઉકેલીએ તો તેથી y x આપણે મુકીશું તેથી અહીં આપણી પાસે x છે અને x − 1 એ 0 ની બરાબર છે તેથી x એ 0 ની બરાબર છે અને x એક સમાન છે આ બે પોઈંટ પર તેઓ ઇન્ટર્સેક્ટ કરે છે તેથી x એ 0 ની બરાબર છે 0 આપણી પાસે y પણ 0 કુદરતી રીતે છે તેથી આ ઇન્ટર્શેકશન નો પોઈન્ટ છે અને બીજો જ્યારે x એ 1 ની બરાબર હોય ત્યારે અન્ય એક તો y પણ 1 છે આ બીજો પોઈન્ટ છે તેથી આ તે ક્ષેત્ર છે જેને આપણે ઇન્ટીગ્રેશન નું ક્ષેત્ર કહીએ છીએ તેથી આ ક્ષેત્ર અથવા ઇન્ટીગ્રેશન નું ક્ષેત્ર પર આપણે હવે ને ઇન્ટીગ્રેટ કરશું તેથી હવે આ આપણી પાસે છે તે પોસીબીલીટી છે જે આપણે પહેલા કરીશું y ના સંદર્ભ માં ઇમાટે આદર સાથે ઈન્ટિગ્રલ લો તેથી y ના સંદર્ભમાં ઈન્ટિગ્રલ આપણે y ના સંદર્ભમાં ઈન્ટિગ્રલ લેતી વખતે આવું લઈશું આપણે આપણે y ના સંદર્ભમાં ઈન્ટિગ્રલ લેવું જોઈએ તેથી આપણે અહીં y ની સમાંતર લાઈન દોરીશું y બરાબર y અક્ષ હશે તેથી આ લાઈન છે તેથી હવે તમે જોશો કે આ અહીં x2 પર પ્રવેશે છે અને તે આ y x પર ડોમેન છોડી દે છે અને તે તે ડોમેન માં બધે સત્ય છે કે તમે આ લાઈન ને y અક્ષની સમાંતર દોરો છો તે yx2દ્વારા દાખલ થશે અને તે ડોમેન ને y x લાઇન પર છોડી દેશે તેથી અને પછી આવી લાઇન બદલાશે x એ 0 થી બરાબર હશે થી 0 એ x બરાબર 1 તેથી પહેલા આપણે અહીં y માટે લિમિટ મૂકીશું કારણ કે હવે આ કિસ્સામાં x માટે y ના સંદર્ભ પ્રથમ ઇન્ટીગ્રેટ કરશું ત્વરીત કિસ્સા માટે અને તેથી અહીં y માટેની લિમિટ x2 હશે કારણ કે આ પોઈન્ટ પાસે જ્યારે તે ડોમેન માં પ્રવેશ કરે છે ત્યારે તે x2 છે તેથી અહીં આપણી પાસે આ y બરાબર x2 છે અને પછી જ્યારે આપણે ડોમેન છોડીએ ત્યારે આ y એ x ની બરાબર છે તેથી આપણી પાસે y એ x ની બરાબર છે તેથી આ લિમિટ છે જેનુ ઇન્ટીગ્રેટ કરવાનું છે અહીં તેથી એકવાર આપણે આને ઇન્ટીગ્રેટકરીશું પછી આપણે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરવું પડશે અને x લિમિટ સ્પષ્ટ છે કારણ કે આ લાઈન જે આપણે અહીં દોરી છે તેઓ જાય છે x એ 0 ની બરાબર થી x એ 1 ની બરાબર છે અને પછી આપણે આખા ડોમેન ને અદલબદલ કરી રહ્યા છીએ તેથી અહીં x એ 0 બરાબર થી 0 થી x એ 1 બરાબર સુધી છે આ x માટેની લિમિટ છે તો x એ 0 બરાબર થી x એ 1 ની બરાબર 1સુધી અથવા આપણે શું કરી શકીએ છીએ આપણે લિમિટ અન્ય રીતે પણ લઈ શકીએ તેથી જો આપણે લઈએ જો આપણે x ના સંદર્ભમાં પ્રથમ ઉદાહરણ તરીકે વિચારણા કરીએ તો અમારે શું કરવાનું છે ચાલો આ x અક્ષની સમાંતર એક લાઈન દોરીએ અને આ લાઈન અહીં y x પર દાખલ થઈ રહી છે અને આ ડોમેન ને આ ક્ષેત્રમાં yx2 પર આ પેરાબોલા માંથી પસાર થાય છે તેથી અહીં દાખલ કરતી વખતે તેથી આપણે x માટેની લિમિટ મૂકીએ છીએ તેથી અહીં x એ y ની બરાબર છે જે પ્રવેશ પોઈન્ટ છે તેથી x એ y ની બરાબર છે જે લિમિટ છે અને તે અહીંથી નીકળી રહ્યું છે તેથી અહીં આ y માંથી x સ્કવેર બરાબર છે આપણે y લઈ શકીએ છીએ x એ બરાબર √ y છે તેથી અમે ડોમેન domain ને અહીં x √ y પર છોડી રહ્યા છીએ તેથી હવે x ની લિમિટ છે અને હવે આવી લાઈન બદલાઇ છે આ y એ 0 ની બરાબર થી થી y એ 1 બરાબર સુધી તેથી તે y માટે લિમિટ હશે તેથી y લિમિટ માટે અહીં આપણી પાસે y 0 ¿1 છે અથવા આપણી પાસે આ x લિમિટ માટે y થી √ y છે તેથી આ કિસ્સામાં આપણી પાસે ક્યાં y ના સંદર્ભમાં પ્રથમ લેવાની પોસીબ્વીલીટી છે પછી x ના સંદર્ભમાં અથવા બીજી રીતે રાઉન્ડ તો ચાલો આપણે પ્રથમ લઈએ અને પછી આ ઈન્ટિગ્રલ ગણતરી કરીએ તેથી આપણે પ્રથમ લઈશું અને પછી આને લીધે આપણે હવે ઇન્ટીગ્રેટ કરીશું તેથી આંતરિક ઇન્ટિગલ ના આ ઇન્ટીગ્રેશન પછી આપણે આ મેળવીશું તો આપણે આ કરી રહ્યા છીએ તેથી આંતરિક એકનું આ ઈન્ટિગ્રલ તેથી આપણી પાસે આ ઈન્ટિગ્રલ અહીં 0 ¿1 છે અને પછી x2 y x y2 એ dy સાથે આ સંદર્ભમાં અને પછી dx તેથી આ છે અને આ આપણે ઇન્ટીગ્રેટ હવે કરશું y ના સંદર્ભ માં તેથી આપણી પાસે હશે તે ઇન્ટીગ્રલ integral0 છે અને પછી આપણે લિમિટ મુકીશું સુધી તેથી અને પછી આપણી પાસે આઉટર ઇન્ટીગ્રલ dx હશે તેથી આ હશે કે એક x મુકીને તેથીઆપણી પાસે છે કારણ કે y ની અવેજી કર્રેલી છે x થી y ની અવેજી એ કરેલી છે પછી 3 અને પછી ઓછા x માટે તેથી આપણી પાસે x2 અહી તેથી તમે x2 થી અવેજી કરી સકો છો તમારે પાસે x62 છે અને આપણે પણ x73 મેળવીશું પછી તેથી હવે આ 5 x46 એક છે તે ટર્મ છે આપણી પાસે x62 અને આપણી પાસે આ ટર્મ x73 છે તેથી આ પ્રથમ ઇન્ટીગ્રેશન કરીને અને હવે આ સિંગલ ઇન્ટીગ્રલ છે તેથી x ના સંદર્ભ તેથી આપણે ફરીથી ઇન્ટીગ્રેટ આ કરીશું અને આપણે આ નંબર મેળવીશું કારણ કે અહી થી આપણ ને x 55 મળશે જે રદ થઈ જશે આપણ ને 16 મળશે અહીં આપણ ને x 77મળશે તેથીજ્યારે આપણે લિમિટ મુકીએ અહી ફક્ત x એ 1 ની બરાબર છે જે યોગદાન કરશે કારણ કે x0 એ 0 બનાવશે તેથી અહીં x 77 તેથી 7×214 અને પછી x 7 તે જ્યારે આપણે લિમિટ મુકીશું જે 1 બનશે અહીં પણ આપણી x 8 8 પાસે છે તેથી આ8×324 છે અને તે એક આ છે તેથી આ વેલ્યુ છે જેને આપણે સરળ કરી શકીએ છીએ તેથી તે દ્વાર છે તેથી તે વેલ્યુ ડબલ ઇન્ટીગ્રલ ની છે ઇન્ટીગ્રલ પ્રથમ લઈને ના સંદર્ભ અને પછી ના સંદર્ભ આપણે શું કરી સકીએ અન્ય વે રાઉન્ડ જેમ તેથી અહીં એક વધુ ઉદાહરણ આપણે ઇવેલ્યુએટ કરવા માંગીએ છીએ હવે આ આ પ્રદેશ R પર અને R એ x અક્ષો દ્વારા બાઉન્ડેડ ક્ષેત્ર છે તેથી x એ 0 ની બરાબર છે તેનો અર્થ છે y અક્ષ y એ 0 ની બરાબર છે આપણી પાસે x અક્ષ છે અને પછી એક લાઈન x y 1 છે તેથી પ્રથમ પગલું હંમેશા તે ડોમેન નું સ્કેચિંગ હોવું જોઈએ તેથી જો તમે ડોમેન્સ મૂકો તો આપણી પાસે x અક્ષ છે આપણી પાસે y અક્ષ છે અને પછી આપણી પાસે અહીં લાઈન x y 1 છે તેથી આ ત્રિકોણાકાર ડોમેન છે અને લિમિટ નું ઇવેલ્યુએટ કરવા માટે ખૂબ જ સરળ છે કે પછી આપણે x ની દિશામાં પ્રથમ લઈએ છીએ અથવા આપણે y ની દિશામાં પ્રથમ લઈએ છીએ તો ધારો કે આપણે પહેલા y ની દિશા લઈ રહ્યા છીએ તેથી હવે y અક્ષ સાથે સમાંતર લાઈન દોરો અને પછી આપણે જોશું કે આ લાઈન અહીં પ્રવેશે છે જે y ની 0 ની બરાબર છે અને આ y પરના ડોમેન ને બરાબર મુક્ત કરે છે તેથી અહીંથી આપણી પાસે y બરાબર 1 − x હશે તેથી લિમિટ y હશે બરાબર 0 ¿y બરાબર 1 − x અને પછી x લિમિટ 0 ¿1 થી હશે તેથી પછી x એ 0 ¿1 થી અને પછી dx તેથી તે ઇન્ટીગ્રલ ની ગણતરી કરવાની એક રીત છે પરંતુ આ ડોમેન માં ફરીથી તે સમાન સમાન લિમિટ છે જે આપણે મેળવી શકીએ છીએ જ્યારે આપણે x ના સંદર્ભમાં પ્રથમ ઇન્ટીગ્રલ કરીએ છીએ તેથી x ના સંદર્ભમાં પ્રથમ ઇન્ટીગ્રેટીંગ કરવા માટે આપણી પાસે x ની લિમિટ હશે તેથી આપણે આ x અક્ષની સમાંતર એક લાઈન દોરીશું અને જે અહીં પ્રવેશે છે x એ 0 ની બરાબર છે અને અહીં આ લાઈન પર છોડશે જ્યાં x ની વેલ્યુ હવે 1 − y હશે તેથી અહીં x થી 1 − y હશે અને પછી આપણે y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી y એ થી જશે તેથી yએ માંથી આવશે અને પછી કાં તો આપણે ગણતરી માટે પ્રથમ ઇન્ટીગ્રલ અથવા બીજું લઈ શકીએ તો ચાલો આપણે પ્રથમ લઈએ તેથી આને અહીં 0 થી 1 − x લઈ લેતા અને આ x એ 0 થી 1 સુધી જાય છે તેથી આપણે આ આંતરિક એક ને y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરીશું તેથી આપણી પાસે અહીં e2 x 3 y છે જે આપણું ઇન્ટીગ્રંટ છે તેથી આપણે y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટીન્ગ થઈ રહ્યાં છીએ તેનો અર્થ આનો આ ઈન્ટિગ્રલ આંતરિક એક 1 − x dy પછી તેથી આપણે અહીં મેળવીશું e2 x એ આ અચળ છે આ y ના સંદર્ભ માં અને e3y તમે e3 3 બનશો અને પછી આ લિમિટ એ 0 થી 1 − x તેથી જ્યારે આપણે અહીં ઉપરની લિમિટ મૂકીએ છીએ ત્યારે અહીં આપણ ને e3−3 x − 1 મળશે અને e2 x અહીં છે તેથી આ આંતરિક ભાગનું પહેલું ઈન્ટિગ્રલ છે અને હવે આપણે આને ઇન્ટીગ્રેટ પણ કરી શકીએ છીએ કારણ કે એક સરળ ઈન્ટિગ્રલ તેથી આપણે કરીશું તેથી જ્યારે આ આપણી પાસે લંબચોરસ ત્રિકોણાકાર જેવું સરળ ડોમેન હોય અથવા જ્યારે જે લાઈન અને પેરાબોલા દ્વારા બાઉન્ડેડ હોય તેથી આ કિસ્સાઓમાં લિમિટ શોધવા પહેલાં x ના સંદર્ભમાં અને પછી y ના સંદર્ભમાં અથવા y ના સંદર્ભમાં પ્રથમ અને પછી x ના સંદર્ભમાં કોઈપણ રીતે લિમિટ મેળવવાનું સરળ છે અને આપણે સિંગલ ઇન્ટીગ્રેલ્સ નું પુનરાવર્તિત કરીને તેનું ઇન્ટીગ્રેલ્સ ઇવેલ્યુએટ કરી શકીએ તેથી નિષ્કર્ષ એ છે કે આપણે ડબલ ઇન્ટિગ્રલ માટે ની પણ વ્યાખ્યા જોઈ છે અને જે વોલ્યુમ રજૂ કરે છે અથવા જો આપણે આ ફંક્શન ને 1 હોવાનું કહ્યું છે

તે વોલ્યુમ રજૂ કરે છે અથવા ક્ષેત્ર જો x y 1 તે ડોમેન D ના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પણ કરી શકે છે સામાન્ય રીતે પસાર થયેલ સૌથી સખત ભૂતકાળ બહુવિધ ઇન્ટિગ્રલ નું ઇવેલ્યુએટ કરવું એ ઇન્ટીગ્રેશન ની લિમિટ શોધવાનું છે પરંતુ એવા કિસ્સામાં આપણે આજે ધ્યાનમાં લીધું છે કે ત્યાં સરળ ભૂમિતિ હતી અને અમે સરળતાથી તેની ઇન્ટીગ્રેશન ની લિમિટ શોધી શકીએ અને આ ઇન્ટીગ્રેશન ના ક્ષેત્ર નું સ્કેચીંગ મહત્વપૂર્ણ છે કારણ કે વગર ક્ષેત્ર નું સ્કેચિંગ આપણે ડોમેન ની લિમિટ નો ખ્યાલ મેળવી શકતા નથી તેથી આ સંદર્ભો છે જેનો ઉપયોગ આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો અને ખુબ ખુબ આભાર